આ ચોક્કસ મોડ્યુલમાં હું તમને વિવિધ કેસ સ્ટડીઝ IIoT ના અમલીકરણના ઉદાહરણો માટે વિવિધ એપ્લિકેશનો દ્વારા લઈ જઈશ તેથી વિવિધ ઉદ્યોગો IoT IIoT સોલ્યુશન્સ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેથી હું તમને વિવિધ દત્તક લેવાના સંગ્રહ અને વિવિધ ઉદ્યોગો દ્વારા IIoT ટેક્નોલોજીને અપનાવવા પાછળની વાર્તાઓ વિશે લઈ જઈ રહ્યો છું હું તેને ડોમેન મુજબ કરવા જઈ રહ્યો છું તેથી પ્રથમ ડોમેનમાં આપણે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેથી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝ એસેમ્બલી લાઈન્સ અને આ રીતે સૌ પ્રથમ વિચારણા કરવામાં આવે છે સ્માર્ટ ફેક્ટરી વધુ ખાસ કરીને તે છે જેની આપણે ફરી એક વાર ફરી મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અને તે જોવા જઈ રહ્યા છીએ કે આઈઆઈઓટી સોલ્યુશન્સ અપનાવવામાં વિવિધ ઉદ્યોગો અને તેમની પ્રક્રિયાઓમાં કઈ રીતે સુધારો થયો છે તો ચાલો મેન્યુફેક્ચરીંગ પર નજર કરીએ તેથી જ્યારે પણ આપણે મેન્યુફેક્ચરિંગ વિશે વાત કરીએ છીએ ત્યારે પરંપરાગત રીતે વિવિધ પડકારો હતા આ મેન્યુફેક્ચરિંગ મશીન એકલતામાં કામ કરે છે આ મશીનો જોડાયેલા ન હતા અન્ય વિવિધ પડકારો હતા જેમ કે આ મશીનો એક બીજા સાથે જોડાયેલા ન હતા આ વિવિધ મશીનોમાં અસંતુલિત વર્ક લોડ હતા તેથી એક જ વસ્તુ કરતી વિવિધ મશીનો પર કામનો ભાર સંતુલિત ન હતો અન્ય પડકારો પણ હતા વાસ્તવિક સમયમાં ડેટાની ઉપલબ્ધતાના સંદર્ભમાં પડકારો જે પરંપરાગત ઉત્પાદન સાથેનો એક અન્ય પડકાર હતો પરંપરાગત આઇસોલેટેડ મેન્યુફેક્ચરિંગ મશીનો સાથે જે એક બીજા સાથે જોડાયેલા ન હતા અને જે એક મશીનથી અમુક કેન્દ્રીયકૃત સંસ્થા અથવા નિયંત્રિત સ્ટેશન સાથે પણ જોડાયેલા ન હતા સમય સાથે લાંબા સમય સુધી પરિવર્તનના સંદર્ભમાં પડકારો હતા તેનો અર્થ એ છે કે એક લાઇન અથવા મશીનને એક ઉત્પાદનથી બીજામાં રૂપાંતરિત કરવું તેથી જ્યારે પણ આ ચેન્જઓવર થવાનું હોય ત્યારે તે ઘણો લાંબો સમય લેતો હતો અને તેથી વધુ તે પરંપરાગત ઉત્પાદન તેની ખામીઓ છે પરંપરાગત મેન્યુફેક્ચરિંગ સાથેનો બીજો પડકાર એ હતો કે ઉત્પાદનનો સમય પોતે જ વધુ લંબાવતો હતો આ ઉત્પાદન લાઇનની યોગ્ય માહિતી અને ડેટાના અભાવને કારણે છે તેથી તમામ વિવિધ પડકારો આ 4 વિવિધ પડકારો કે જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે તે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ દ્વારા દૂર કરી શકાય છે તેથી સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્માર્ટ ફેક્ટરીઓ ફેક્ટરીઓ જે IIoT સોલ્યુશન્સને એકીકૃત કરે છે જેથી તેઓ મૂળભૂત રીતે સ્માર્ટ બનવા માટે રૂપાંતરિત થાય તેથી સ્માર્ટ ફેક્ટરીઓ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ છે જેના વિશે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ તેથી સ્માર્ટ ફેક્ટરી તેથી જ્યારે પણ આપણે સ્માર્ટ ફેક્ટરી વિશે વાત કરીએ છીએ ત્યારે સ્માર્ટ ફેક્ટરી IT અને OTને એકીકૃત કરે છે તેથી તમારી પાસે આ પરંપરાગત મશીનરી પરંપરાગત સાધનો પરંપરાગત ઓપરેશનલ ટેક્નોલોજીઓ અને તેમનું ઑપ્ટિમાઇઝેશન સ્વ ઑપ્ટિમાઇઝેશન ઑટોમેશન વગેરે છે તેથી ફક્ત આ મશીનોને અનુક્રમે એકલતામાં ચલાવવામાં જ નહીં પરંતુ આ મશીનોમાંથી તેમની આરોગ્યની સ્થિતિ વિશે આવતા વિવિધ ડેટાના કનેક્શન દ્વારા પ્રક્રિયાઓને આપમેળે ઑપ્ટિમાઇઝ કરવા માટે અને એકંદરે ઓટોમેશન દ્વારા પણ તેથી સ્વ ઓપ્ટિમાઇઝેશન અને ઓટોમેશન તેથી આ સ્માર્ટ ફેક્ટરીઓના ફાયદા એ થશે કે વ્યક્તિ વાસ્તવિક સમયમાં ઘણો ડેટા વિવિધ વસ્તુઓ વિશેનો ડેટા ખાસ કરીને આ વિવિધ મશીનોની આરોગ્ય સ્થિતિ વિશેનો ડેટા મેળવી શકે છે આ ડેટાનું પૃથ્થકરણ કરવું પડશે અને તેના આધારે ક્વોલિટી કંટ્રોલ કરી શકાય છે અને તે આ બધું સ્માર્ટ ફેક્ટરીમાં જ થઈ શકે છે સ્માર્ટ ફેક્ટરીના પરિણામે સમય જતાં ફેરફારમાં ઘટાડો થાય છે સ્માર્ટ ફેક્ટરીના પરિણામે ઉત્પાદનનો સમય ઓછો થાય છે અને સ્માર્ટ ફેક્ટરીમાં ફ્લેક્સિબિલિટીના લક્ષણો પણ છે બદલાવના સંદર્ભમાં ફ્લેક્સિબિલિટી નવા ઘટકો નવી ટેક્નોલોજી એકીકરણ સિસ્ટમની અંદર અને તેની બહાર એકીકરણ અને વ્યવસ્થાપનની સરળતાને અપનાવવાના સંદર્ભમાં ફ્લેક્સિબિલિટી તેથી આ બધા સ્માર્ટ ફેક્ટરીના વિવિધ ફાયદા છે તેથી હું આગળ વધું તે પહેલાં ચાલો હું તમને સ્માર્ટ ફેક્ટરીની કેટલીક વિવિધ વિશેષતાઓ બતાવું તેથી સ્માર્ટ ફેક્ટરી એ એક એવી વસ્તુ છે જેની મેં અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે પરંતુ ચાલો આપણે આ ચોક્કસ વસ્તુને વધુ વિગતવાર સમજવાનો પ્રયાસ કરીએ કારણ કે IIoT એ આઇઆઇઓટીનો એક સારો એપ્લિકેશન ઉદાહરણ મૂળભૂત રીતે સ્માર્ટ ફેક્ટરીઓનું નિર્માણ છે તેથી જ્યારે પણ આપણે સ્માર્ટ ફેક્ટરીઓ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે વિવિધ ક્ષેત્રના ઉપકરણો વિશે વાત કરીએ છીએ તેથી ક્ષેત્ર ઉપકરણો આ મૂળભૂત રીતે સેન્સર સક્ષમ ઉપકરણો છે જે વિવિધ પ્રક્રિયાઓને સ્માર્ટ રીતે ચલાવવામાં મદદ કરશે તેથી તેમના પર ચાલતી વિવિધ પ્રક્રિયાઓ આ ઉપકરણોની જાળવણી સિસ્ટમની પ્રક્રિયાઓની લોજિસ્ટિક્સ અને ઉત્પાદન જેવી વિવિધ અન્ય વસ્તુઓ કરી શકાય છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો અમારી પાસે ફિલ્ડ ઉપકરણો પ્રક્રિયાઓને સુધારવા જાળવણીમાં સુધારો કરવા લોજિસ્ટિક્સમાં સુધારો કરવા અને ઉત્પાદનને સર્વગ્રાહી રીતે સુધારી શકે છે તેથી આ વિવિધ વસ્તુઓ છે જે આ સેન્સર સક્ષમ ફીલ્ડ ઉપકરણોની મદદથી કરી શકાય છે તેથી આ ફીલ્ડ ઉપકરણો મૂળભૂત રીતે સેન્સર સક્ષમ છે તેથી હું તમને એ પણ જણાવી દઉં કે માત્ર આ ફીલ્ડ ઉપકરણો જ સેન્સર સાથે સક્ષમ નથી પરંતુ આ તમે જાણો છો કે સેન્સર વિવિધ કામદારો અથવા તેમાં સામેલ વિવિધ કર્મચારીઓ સાથે પણ સક્ષમ છે તેમની પાસે અલગ અલગ વેરિયેબલ સેન્સર પણ હશે જે તેમની કામ કરવાની આદતો તેમના સ્ટ્રેસ લેવલ વગેરે પર સતત દેખરેખ રાખશે તેથી આ તમામ વિવિધ ઉપકરણોના આરોગ્ય પર દેખરેખ આ વિવિધ કામદારોના આરોગ્ય અને કાર્યકારી સ્થિતિ પર દેખરેખ રાખવી અને કર્મચારીઓની કાર્યશક્તિ વગેરે સ્માર્ટ ફેક્ટરીમાં કામ કરવું આ તમામ બાબતો કરવામાં આવશે તેથી ત્યારબાદ આ ડેટા શોપ ફ્લોર પર મોકલવામાં આવશે તેથી આ જુદા જુદા એકમો જેવા છે તેથી જો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં દુકાનનું માળખું હોય તો ત્યાં અલગ અલગ દુકાનના માળ હોય છે તેથી આ મેન્યુફેક્ચરિંગ માટેના વિવિધ એકમો જેવા છે ચોક્કસ ફેક્ટરીમાં વિવિધ જરૂરિયાતો પૂરી કરતા વિવિધ એકમો તેથી દુકાનના માળે જુદા જુદા નિયંત્રકો હશે આ મશીન નિયંત્રકો છે જે દુકાનના ફ્લોરની અંદર હોઈ શકે છે જેથી મશીન નિયંત્રકો વગેરે તેથી આ મશીન નિયંત્રકો ફરીથી એકબીજા સાથે જોડાયેલા હશે તેથી હું અહીં ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો છું કે આ વિવિધ ઉપકરણો પ્રક્રિયાઓ જાળવણી લોજિસ્ટિક્સ ઉત્પાદન અને તેમની વચ્ચેના આ ઘટકોનું ધ્યાન રાખે છે તે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને આ વિવિધ સંદેશાવ્યવહારના ઉપયોગ દ્વારા થવાનું છે ZigBee અથવા બ્લૂટૂથ જેવી મિકેનિઝમ્સ અથવા વિવિધ સંચાર તકનીકો કે જે મેં IoT પરના પ્રારંભિક વ્યાખ્યાનમાં આવરી લીધા છે તેથી આ બધા એકબીજા સાથે વાત કરવા જઈ રહ્યા છે તેથી આ શોપ ફ્લોર છે અને આ શોપ ફ્લોર પરથી મૂળભૂત રીતે ડેટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને મોકલવામાં આવશે તેથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પાસે મેન્યુફેક્ચરિંગ એક્ઝિક્યુશન સિસ્ટમ યોગ્ય હશે મેન્યુફેક્ચરિંગ એક્ઝિક્યુશન સિસ્ટમ જેમાં ફરીથી કંટ્રોલ્ડ રૂમ જેવા વિવિધ ઘટકો હશે તમે સબ કંટ્રોલ્ડ રૂમને જાણો છો અને તે જ રીતે આ વિવિધ કોમ્યુનિકેશન મિકેનિઝમ્સ દ્વારા પણ કનેક્ટ કરવું પડશે જેમ કે Wi Fi Bluetooth વગેરે અને છેલ્લે ડેટા મોકલવામાં આવશે તે ERP જેવા સિસ્ટમ ઇન્ટિગ્રેટરને હોઈ શકે છે તેથી આ ERPs હોઈ શકે છે જે ડેટા સંગ્રહ સંગ્રહ અને કદાચ વિશ્લેષણ કરવા જઈ રહી છે અને આ ક્લાઉડ સક્ષમ પણ હોઈ શકે છે તેથી આ ERP ક્લાઉડ હોઈ શકે છે ક્લાઉડ સક્ષમ ERP માત્ર વિશ્લેષણ જ નહીં પણ વિઝ્યુલાઇઝેશન પણ શક્ય છે તેથી આ બધી વિવિધ વસ્તુઓ કરી શકાય છે તેથી સર્વગ્રાહી રીતે તેથી આ તમારું એન્ટરપ્રાઇઝ સ્તર છે તેથી આપણે ફીલ્ડ ડિવાઈસ લેવલથી શરૂઆત કરી પછી આગળનું લેવલ ઉંચુ શોપ ફ્લોર પછી પ્લાન્ટ અને છેલ્લે એન્ટરપ્રાઈઝ લેવલ હતું તેથી તમે જાણો છો કે સ્માર્ટ ફેક્ટરીમાં આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે આ વિવિધ ઉપકરણો શોપ ફ્લોરમાં વિવિધ નિયંત્રકોમાં પ્રક્રિયા કરવામાં આવતા ઘણા બધા ડેટાને ફેંકી દે છે ફરીથી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને ડેટા મોકલવા તેમની વચ્ચેની કનેક્ટિવિટી અને પ્લાન્ટ ના સ્તરે તેનો અમલ અને પછી ક્લાઉડ લેવલ પર ERP અને ક્લાઉડનો એકસાથે ડેટા કલેક્શન સ્ટોરેજ એનાલિસિસ અને વિઝ્યુલાઇઝેશન માટે ઉપયોગ કરી શકાય છે આ સર્વગ્રાહી રીતે સ્માર્ટ ફેક્ટરી કેવી દેખાય છે તે સ્માર્ટ ફેક્ટરીમાં આ ઓપરેશન્સ કેવી રીતે ચાલે છે તેનું ઉચ્ચ સ્તરીય બ્લોક ડાયાગ્રામ છે તો આ વાતને સમજ્યા પછી ચાલો હવે આગળ વધીએ અને પ્રયાસ કરીએ આપણે પહેલેથી જ જોયું છે કે સ્માર્ટ ફેક્ટરી હોવાના આ અલગ અલગ ફાયદા છે ચાલો હવે એક અલગ દ્રષ્ટિકોણથી જોઈએ કે આ સ્માર્ટ ફેક્ટરી કેવી રીતે કામ કરશે તેથી ખૂબ જ તળિયે અમારી પાસે આ સેન્સર સક્ષમ સાધનો અને કામદારો હશે તેથી આ તે છે જે હું તમને પહેલા કહેતો હતો કે તમારા ઉપકરણો સેન્સર સક્ષમ હશે તે ફેક્ટરીના ઉત્પાદન પ્લાન્ટમાં સમજાય છે અને તેથી વધુ પરંતુ માત્ર આ સાધનો અને ઉપકરણો જ નહીં પણ કામદારો પણ સેન્સર સક્ષમ હશે તેથી ટૂલ્સ અને આ કામદારો બંને સેન્સર સક્ષમ થવા જઈ રહ્યા છે તેઓ ઘણા બધા ડેટામાંથી પસાર થઈ રહ્યા છે જે આ ગેટવેમાંથી ક્લાઉડમાં પસાર થશે જ્યાં વધુ ડેટા વિશ્લેષણ ડેટા વિઝ્યુલાઇઝેશન વગેરે કરવામાં આવે છે અને પરિણામો સંબંધિત હિસ્સેદારોને તેમની અનુરૂપ નીતિઓના આધારે ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમની ઍક્સેસ નિયંત્રણ મિકેનિઝમ્સ થાય છે અને તેથી વધુ તેથી સ્માર્ટ ફેક્ટરીની વિશેષતાઓની દ્રષ્ટિએ આ આમાંની કેટલીક વિવિધ વિશેષતાઓ છે સ્માર્ટ ફેક્ટરીમાં આપણે કનેક્ટેડ ઉપકરણો વિશે વાત કરી રહ્યા છીએ જે સતત વાસ્તવિક સમયમાં ઘણો ડેટા મોકલશે ઑપ્ટિમાઇઝ ઘટકો કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના અથવા ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ સાથે ઑપ્ટિમાઇઝ ડેટા એ સ્માર્ટ ફેક્ટરીની લાક્ષણિકતા છે સ્માર્ટ ફેક્ટરી એ અર્થમાં પારદર્શક છે કે તમને ઘણો ડેટા મળશે લાઇવ ડેટા જે મેટ્રિક્સ અમલમાં છે તેના આધારે તમને આ બધો લાઇવ ડેટા મળશે અને તે ડેટાનો ઝડપી વ્યવસ્થાપનના વિવિધ સ્તરો પર યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે નિર્ણય લેવાથી સ્માર્ટ ફેક્ટરીમાં પારદર્શિતાને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે પ્રોએક્ટિવ ફીચરનો અર્થ એ છે કે તમે સક્રિયપણે જાણો છો કે આપણે ભવિષ્યના પરિણામોની આગાહી કરી શકીએ છીએ અને પરિસ્થિતિ અને શું ચાલી રહ્યું છે અથવા ભવિષ્યમાં શું થવાનું છે તેના આધારે નિવારક પગલાં લઈ શકીએ છીએ તેથી ભવિષ્યના પરિણામોની આગાહીના આધારે સક્રિયપણે નિવારક પગલાં લઈ શકે છે અને છેલ્લે સુગમતાના સંદર્ભમાં ચપળતા નવી સિસ્ટમના ઘટકોને અપનાવવા બદલ ફ્લેક્સિબિલિટી આવૃત્તિઓ વગેરેની દ્રષ્ટિએ બદલાય છે તેથી આ બધી વસ્તુઓ સ્માર્ટ ફેક્ટરીમાં શક્ય છે ચાલો હવે આમાંથી કેટલાક કેસ સ્ટડીઝ જોઈએ તેથી તમે જાણો છો કે હું એરબસ કંપની સાથે શરૂઆત કરીશ જે IIoTનું અદ્યતન અમલીકરણ ધરાવે છે તેથી એરબસે મૂળભૂત રીતે ભવિષ્યની ફેક્ટરી તરીકે ઓળખાતી વસ્તુ અપનાવી છે તેથી હું ભવિષ્યની ફેક્ટરી વિશે વાત કરું તે પહેલાં ચાલો હું તમને એરબસ વિશે સંક્ષિપ્ત હાઇલાઇટ આપું તેથી એરબસ જેમ તમે જાણો છો એવિએશન સેક્ટરમાં એક મુખ્ય જોડી ખેલાડી છે અને એરબસ એ જર્મન છે અથવા સામાન્ય રીતે હું કહી શકું છું કે તે યુરોપિયન એરક્રાફ્ટ ઉત્પાદક છે અને તે તેની ઉત્પાદન પ્રક્રિયામાં ઘણી બધી IoT તકનીકો લાગુ કરે છે તેથી અનિવાર્યપણે શું થાય છે તે પરિણામે ઉત્પાદન દરમિયાન થાય છે તેનો અર્થ એ છે કે ઉત્પાદનના ઉત્પાદન દરમિયાન પ્લાન્ટના ફ્લોર પર અને ઉત્પાદનોને વાસ્તવિક એરક્રાફ્ટમાં તૈનાત કર્યા પછી ઘણો ડેટા એકત્રિત કરી શકાય છે તેથી પ્લાન્ટના ફ્લોરમાં ઉત્પાદનના ઉત્પાદન સમયે ઘણો ડેટા એકત્રિત કરી શકાય છે પરંતુ તે ઉપરાંત જ્યારે ફ્લાઈટ્સ કાર્યરત હોય ત્યારે ફ્લાઈટ રેકોર્ડરમાંથી પણ ઘણો ડેટા એકત્રિત કરી શકાય છે તેથી ફ્લાઇટ પર ડેટા એકત્રિત કરવાથી ફ્લાઇટના અનુભવને સુધારવામાં મદદ મળશે અને ફેક્ટરી ફ્લોર પરના કામદારો આ IoT ઉપકરણોનો ઉપયોગ તેમની પ્રક્રિયાઓને સુધારવા માટે ઉત્પાદન પ્રક્રિયામાં વિવિધ સ્થિતિઓ વિશે સમજ મેળવવા માટે કરી શકે છે અને તેથી મારો મતલબ મેન્યુફેક્ચરિંગે પ્રક્રિયામાં વિવિધ ગાબડાં વગેરે શું છે તેની પ્રક્રિયા કરી છે અને તેથી વધુ તેથી આ IoT સક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરીને ફેક્ટરી ફ્લોર પરના કામદારો સર્વગ્રાહી રીતે આ બધી બાબતોની સર્વગ્રાહી સમજ મેળવી શકે છે તેથી એરબસ તેઓએ આ ડિજિટલ ઉત્પાદન પહેલ શરૂ કરી જે ભવિષ્યની ફેક્ટરી તરીકે ઓળખાય છે તેથી તે આ રીતે દેખાય છે ચાલો ભવિષ્યની આ ફેક્ટરી જોઈએ તેથી ભવિષ્યની ફેક્ટરીમાં આપણે વિવિધ ઘટકો વિશે વાત કરી રહ્યા છીએ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે IoT સેન્સર જેવા ઘટકો પછી આપણે મોડ્યુલર સાધનો વિવિધ રોબોટ્સ રોબોટિક આર્મ્સ વગેરેનો ઉપયોગ ઔદ્યોગિક સંવર્ધિત વાસ્તવિકતાના ખ્યાલોનો ઉપયોગ કમ્પ્યુટર વિઝનનો ઉપયોગ ઇમેજ પ્રોસેસિંગ અને રીઅલ ટાઇમમાં વિડિયો પ્રોસેસિંગ વગેરે વિશે વાત કરી રહ્યા છીએ પછી લોજિસ્ટિક્સ અને ટ્રકનો ઉપયોગ અને ખાસ કરીને સ્વાયત્ત સિસ્ટમમાં જે ભવિષ્યના કારખાનાની લાક્ષણિકતા છે આપણે સામાન્ય રીતે માનવરહિત ટ્રક વિશે વાત કરી રહ્યા છીએ અને આપણે કામદારો અને આ વિવિધ મશીનો વિશે વાત કરી રહ્યા છીએ જેમાં વેરેબલ્સ વસ્તુઓ છે આપણે ERP વિશે વાત કરી રહ્યા છીએ પછી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કદાચ ક્લાઉડ સક્ષમ અને બ્લોક ચેઇન પણ અમલમાં આવી શકે છે અને આ મૂળભૂત રીતે અલગ ઘટકો હશે અવ્યવસ્થિત રીતે હું તેમને જોડી રહ્યો છું પરંતુ મૂળભૂત રીતે તેઓ સાથે મળીને કામ કરવા જઈ રહ્યા છે અને તે પણ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે આખરે છે આ તમામ ડેટા ફેંકવા જઈ રહ્યા છે તેનો ઉપયોગ આગાહી અથવા નિવારક મશીન વિશ્લેષણ માટે કરવામાં આવશે તેથી આ સામાન્ય રીતે તે કેવું દેખાય છે તે ભવિષ્યની ફેક્ટરીમાં કેવું દેખાય છે અને જેમ મેં તમને કહ્યું તેમ એરબસે ભવિષ્યની ફેક્ટરીને અપનાવી લીધી છે તેથી ચાલો હવે આગળ વધીએ અને ભવિષ્યના કારખાનાના સંદર્ભમાં એરબસે અપનાવેલા આ વિવિધ અન્ય અમલીકરણો જોઈએ તેથી ભવિષ્યના કારખાનાના અમલીકરણને અનુલક્ષીને એરબસ પાસે હવે ડિજિટલ ટ્રેકિંગ અને મોનિટરિંગ માટે મિકેનિઝમ્સ છે વેરેબલ્સ સેન્સર સાથેના સાધનો અને મશીનો સેન્સર કે જે ફક્ત વેરેબલ્સ સેન્સર્સ જ નહીં પણ સ્માર્ટ ચશ્મા જેવા ઉપકરણો પણ તેમની સાથે સંકલિત છે ઇન્ડસ્ટ્રી ગ્રેડના સ્માર્ટ ચશ્માનો ઉપયોગ કદાચ ઓગમેન્ટેડ રિયાલિટી સપોર્ટ સાથે થઈ શકે છે તેથી આ સ્માર્ટ ચશ્માનો ઉપયોગ કરી શકાય છે તેથી એરબસ આ બધી જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ ભવિષ્યની ફેક્ટરીના અમલીકરણ માટે કરી રહી છે તેથી ઉત્પાદન પ્રક્રિયાનું 3D રીઅલ ટાઇમ વિઝ્યુલાઇઝેશન શક્ય છે અને આ બધી વસ્તુઓ પણ જુદા જુદા સેન્સર તૈનાત કરવામાં આવે છે અને આ બધી વસ્તુઓ A330 અને A350 મોડેલો અને તેમની એસેમ્બલી લાઇન પર જમાવવામાં આવે છે જે તુલોઝ ઉત્પાદન પ્લાન્ટમાં છે અને તેઓ A400M મોડલ અને યુકેમાં તેમની એસેમ્બલી કામગીરી માટે ભવિષ્યની આ ફેક્ટરી પણ તૈનાત કરી છે જેમાંથી બીજી કંપની જર્મન રોબોટિક્સ નિર્માતા છે નામ કુકા છે તેમની પાસે તેમની IoT સક્ષમ ફેક્ટરી છે જે મૂળભૂત રીતે વિવિધ રોબોટ્સ ધરાવતાં તેમના રોબોટ્સનું ઉત્પાદન અને તેમની વચ્ચેની તેમની કનેક્ટિવિટી વગેરેને પૂરી કરે છે આ બધી બાબતોનો અમલ આ વિવિધ ઉપકરણો વચ્ચે IoT સક્ષમ કનેક્ટિવિટી સેન્સર કનેક્ટિવિટી કરવામાં આવ્યો છે તેથી આ બધી વસ્તુઓ કુકામાં સક્ષમ છે તેથી મૂળભૂત રીતે આ રોબોટ્સ ખાનગી ક્લાઉડ સાથે જોડાયેલા છે અને તેથી કુકા મૂળભૂત રીતે દરરોજ આ વિવિધ ઉપકરણોના 800 થી વધુ એકમોનું ઉત્પાદન કરે છે તેથી અન્ય એપ્લિકેશન કન્સ્ટ્રકશન ઈન્ટરનેટ ઓફ થિંગ્સ છે તેથી કંપની ડીવોલ્ટ દ્વારા DeWalt એ સાધન ઉત્પાદક છે જેણે નિર્માણ IoTની આ પહેલ શરૂ કરી છે તે IoT પ્લેટફોર્મ અને Wi Fi મેશ નેટવર્કનો ઉપયોગ કરે છે જે કામદારો અને તેઓ જે સાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે તેને ટ્રેક કરે છે કન્સ્ટ્રકશન ઈન્ટરનેટ ઓફ થિંગ્સ મૂળભૂત રીતે બાંધકામની સાઈટોની દેખરેખ રાખે છે જે NFL ફૂટબોલ સ્ટેડિયમ જેટલી મોટી છે ABB YuMi મૉડલ લઈને આવ્યું છે જે મૂળભૂત રીતે વિવિધ રોબોટ્સ ઉદ્યોગ કુશળ રોબોટ્સ અને માનવો YuMi મૉડલ વચ્ચેના સહયોગ માટે એક પહેલ છે અને એબીબી એ પાવર અને રોબોટિક્સ ફર્મ છે જે સેન્સર અને વિવિધ રોબોટિક મશીનરી સક્ષમ પાવર સિસ્ટમ ધરાવે છે આ મશીનોની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અને તેથી વધુ તેથી આ મશીનો તમામ સેન્સર સક્ષમ છે અને રોબોટ્સ વગેરે દ્વારા પણ જોડાયેલા છે અને આ YuMi મોડલ ABBs ઉત્પાદનોના નિવારક જાળવણીમાં મદદ કરી શકે છે એમેઝોન મૂળભૂત રીતે રોબોટિક શેલ્ફસ ધરાવે છે અને આ નામ સૂચવે છે તેમ મૂળભૂત રીતે એમેઝોન વિવિધ પ્રકારના રોબોટ્સનો ઉપયોગ કરે છે જે આ શેલ્ફસ વહન કરશે અને આ શેલ્ફસ ફરીથી ગોઠવશે એમેઝોન મૂળભૂત રીતે ઈ કોમર્સ કંપની છે જે તમે જાણો છો અને આ શેલ્ફસ અને તેમની રોબોટિકલી પુનઃ ગોઠવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે મૂળભૂત રીતે પ્રક્રિયાઓને વધુ સ્વાયત્ત કાર્યક્ષમ અને તેથી વધુ બનાવે છે તેથી આ વસ્તુનો સારો ભાગ એ છે કે કારણ કે તે એક સ્વાયત્ત રોબોટિક સિસ્ટમ છે આ સિસ્ટમનો ઉપયોગ કરીને રોબોટ્સ તેમના વિવિધ શેલ્ફસમાંથી વિવિધ વસ્તુઓને અસરકારક રીતે શોધી શકે છે તેથી મૂળભૂત રીતે 2014 માં એમેઝોન દ્વારા આ રોબોટિક શેલ્ફસનો ઉપયોગ કરીને ઓપરેટિંગ ખર્ચમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો કેટરપિલર કેટરપિલર મૂળભૂત રીતે AR એપ ઓગમેન્ટેડ રિયાલિટી એપ ધરાવે છે જે IoT સાથે સંકલિત છે કેટરપિલર એ હેવી ઇક્વિપમેન્ટ મેકર છે અને તેઓ ઓગમેન્ટેડ રિયાલિટી એપ સાથે આવ્યા છે જે ફેક્ટરીના ફ્લોરનો એન્ડ ટુ એન્ડ વ્યુ જનરેટ કરે છે તેથી મશીન ઓપરેટરો તે ચોક્કસ AR એપ દ્વારા એન્ડ ટુ એન્ડ વ્યુ જોયા પછી જ્યારે પણ જરૂરી હોય ત્યારે ટૂલ બદલવાની જરૂરિયાત શોધી શકે છે AP એપ મૂળભૂત રીતે ટૂલ રિપ્લેસમેન્ટ એર ફિલ્ટર ચેન્જ ફ્યુઅલ મોનિટરિંગ વગેરે જેવી બાબતો કરવા માટે સૂચનાઓ મોકલે છે કેટરપિલર પાસે IoT સંચાલિત જહાજની જાળવણી છે અને તે તેમના દરિયાઇ વિભાગ દ્વારા કરવામાં આવે છે તેઓ આગાહીયુક્ત જાળવણી વિશ્લેષણ કરવા માટે શિપ બોર્ડ સેન્સર્સનો ઉપયોગ કરે છે જે સેન્સર તૈનાત છે તે જનરેટર એન્જિન જીપીએસ એર કન્ડીશનીંગ સિસ્ટમ અને ફ્યુઅલ મીટરનું મોનિટર કરી શકે છે સેન્સ્ડ ડેટાનું પૃથ્થકરણ રેફ્રિજરેટેડ કન્ટેનરના પાવર વપરાશ હલ ક્લિનિંગ અને ઑપ્ટિમાઇઝ્ડ ક્લિનિંગ શેડ્યૂલ અને તેનો ડેટા આ તમામ ડેટાના પૃથ્થકરણ દ્વારા આપવામાં આવે છે જે આ વિવિધ સેન્સર દ્વારા મેળવવામાં આવે છે જે જહાજોના ઓનબોર્ડ ઉપકરણોમાં જમાવવામાં આવે છે તેથી નિવારક જાળવણી વિશ્લેષણ આ બધી મશીન લર્નિંગ તકનીકોના ઉપયોગ વિશે વાત કરે છે જેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે સાધનો અને તકનીકો જેમ કે પાયથોન છે વેકાનો ઉપયોગ આ વિવિધ વિશ્લેષણ અનુમાનિત વિશ્લેષણો સાથે આવવા માટે થઈ શકે છે વગેરે અનુમાનિત જાળવણી વિશ્લેષણનો ઉપયોગ કરીને સરળ ખામી સુધારણા ડાઉનટાઇમ ઘટાડવા અને નફાકારકતા વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ તે છે જે કેટરપિલર કરે છે ફાનુક એક રોબોટિક નિર્માતા છે તેની પાસે ઝીરો ડાઉનટાઇમ સિસ્ટમ છે તે ડાઉનટાઇમ ઘટાડવા માટે આગાહીયુક્ત જાળવણીનો ઉપયોગ કરે છે તે બિલ્ટ ઇન સેન્સર્સ સાથે ક્લાઉડ આધારિત એનાલિટિક્સનો ઉપયોગ કરે છે ઘટક નિષ્ફળતાની આગાહી કરે છે અને Fanuc પાસે જે શૂન્ય ડાઉનટાઇમ સિસ્ટમ છે તે જીએમ સપ્લાયર ઑફ ધ યર ઇનોવેશન એવોર્ડ 2016નો વિજેતા છે ગેહરિંગ કનેક્ટેડ મેન્યુફેક્ચરિંગની જગ્યામાં છે તે હોનિંગ મશીનો બનાવે છે ક્લાઉડ આધારિત એનાલિટિક્સનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના અનુમાનિત વિશ્લેષણો વાસ્તવિક સમયમાં મશીનોમાંથી મેળવેલા ડેટા સાથે કરવામાં આવે છે ત્યાંથી પ્રક્રિયાઓની ઉત્પાદકતા ગેહરિંગના ઉત્પાદન પ્લાન્ટમાં ઉત્પાદકતામાં સુધારો થાય છે ઑપ્ટિમાઇઝેશન ઉત્પાદકતા પૂર્ણ થાય છે અને તેથી વધુ હિતાચી પાસે લુમાડા સિસ્ટમ છે જે IoT પ્લેટફોર્મ ઓફર કરે છે જેમાં 5 સ્તરો ધાર કોર એનાલિટિક્સ સ્ટુડિયો અને ફાઉન્ડ્રીના સ્તરોનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ હિતાચીની ઉત્પાદન પ્રક્રિયાઓને સુધારવા માટે થાય છે Maersk ઇન્ટેલીજન્ટ શિપિંગની જગ્યામાં છે Maersk એક કન્ટેનર શિપિંગ કંપની છે જે વિવિધ સેન્સરનો ઉપયોગ કરીને અસ્કયામતો અને બળતણ વપરાશને ટ્રેક કરે છે તેથી આ સ્માર્ટ ફેક્ટરીનું બીજું ઉદાહરણ છે અને તે છે અમલીકરણ તે રેફ્રિજરેટેડ કન્ટેનરને સાચવવા માટે IoT નો ઉપયોગ કરે છે અને સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશન માટે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે મેગ્ના સ્ટેયર પાસે સ્માર્ટ પેકેજિંગ સિસ્ટમ છે જે ટૂલ્સ અને વાહનના ભાગો સહિતની સંપત્તિને ટ્રેક કરવા માટે IoT નો ઉપયોગ કરે છે તેથી સ્માર્ટ પેકેજિંગ બ્લૂટૂથ સાથે સક્ષમ છે તેમની સિસ્ટમમાં બ્લૂટૂથ સક્ષમ પેકેજિંગ છે અને તે વેરહાઉસમાંના ઘટકોને ટ્રૅક કરે છે મેગ્ના સ્ટેયરમાં કર્મચારીઓ આ અલગ અલગ મશીનો વચ્ચે માત્ર આ અલગ અલગ મશીનો વચ્ચે જ નહીં પણ મશીનો અને માણસો અથવા ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ એન્ડ ટુ એન્ડ કનેક્ટિવિટી બહેતર કનેક્ટિવિટી રાખવા માટે પહેરી શકાય તેવી તકનીકોનો ઉપયોગ કરે છે મેગ્ના સ્ટેયર પાસે ડ્રાઈવર વિનાની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે તેમની પાસે ડિજિટલ ફેક્ટરી છે જે સમગ્ર ફેક્ટરીની વર્ચ્યુઅલ ઈમેજ ઓફર કરે છે અને તે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે આ વર્ચ્યુઅલ ઈમેજ રીઅલ ટાઇમ કંટ્રોલ પ્રદાન કરે છે અને વિસંગતતા શોધી કાઢે છે તેઓ એકત્રિત કરેલા ડેટાની મદદથી બનાવે છે તેઓ ડિજિટલ ફેક્ટરીનો 3D નકશો બનાવે છે અને તે મૂળભૂત રીતે ક્લાઉડમાં સંગ્રહિત ડેટાનો ઉપયોગ કરીને તેમના પરિવહન વાહનોની અનુમાનિત જાળવણી સહિત કાર્યક્ષમ રીતે સંખ્યાબંધ વસ્તુઓ કરવામાં મદદ કરે છે નોર્થ સ્ટાર બ્લુસ્કોપ સ્ટીલ કામદારોની સુરક્ષા માટે IoT નો ઉપયોગ કરે છે તેથી આ ચોક્કસ કંપની સ્ટીલ ઉદ્યોગમાં મુખ્ય સપ્લાયર છે તેમાં કામદારો અને તેમના સુપરવાઈઝરો માટે જુદા જુદા સ્માર્ટ IoT ઉપકરણો હેલ્મેટ કાંડા બેન્ડ વગેરે છે જેથી સુપરવાઈઝર વિવિધ કામદારોની આરોગ્યની સ્થિતિ પર નજર રાખી શકે સુપરવાઇઝર વિરામ આપી શકે છે ઉદાહરણ તરીકે ઓવરલોડ કામદારોને સુપરવાઇઝર કામદારોની સ્થિતિ અને આ કામદારો જેમાં કામ કરી રહ્યા છે તેની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે તેથી નિરીક્ષકો પર્યાવરણીય માપદંડો જાણવા માટે તમારા વિશે ડેટા મેળવી શકે છે જેમ કે કાર્યકર જે વાતાવરણમાં કામ કરી રહ્યો છે તેમાં કોઈ રેડિયેશન છે કે કેમ કે શું કાર્યકર વિવિધ ઝેરી વાયુઓવાળા વાતાવરણમાં કામ કરી રહ્યો છે તેથી કેટલીક અન્ય સ્માર્ટ ફેક્ટરી એપ્લિકેશન્સમાં ખાણકામ માટે રિયો ટિન્ટો દ્વારા IoT ના અમલીકરણનો સમાવેશ થાય છે તેથી રિયો ટિંટોમાં ખાણકામની જગ્યાઓ પરથી ઓર ખેંચવા માટે ડ્રાઇવર વિનાની ટ્રકો અને ટ્રેનો છે અને તેમની પાસે ઓટોનોમસ ડ્રિલ ટેકનોલોજી પણ છે પાવર ગ્રીડ સેક્ટરમાં વિવિધ અન્ય IoT એપ્લિકેશનો છે જ્યારે IoT ને પાવર સિસ્ટમ્સને વધુ સ્માર્ટ બનાવવા માટે તૈનાત કરવામાં આવી છે કંપની બોશ પણ IoT નો ભારે ઉપયોગ કરે છે અને તે મૂળભૂત રીતે કામદારોની કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવા માટે અથવા વિવિધ કામદારો દ્વારા વર્ક ફ્લોરમાં થતી ભૂલોની સંખ્યા ઘટાડવા માટે મૂળભૂત રીતે વિવિધ IoT સાધનો ગોઠવે છે તેથી આ કેટલાક જુદા જુદા સંદર્ભો છે જે તમે સ્માર્ટ ફેક્ટરીની આ ચોક્કસ જગ્યામાં અને સ્માર્ટ ફેક્ટરીમાં સ્માર્ટ ફેક્ટરી IIoT અમલીકરણમાં એસેમ્બલી લાઇનમાંથી પસાર થઈ શકો છો અને તેથી વધુ આ બધા અલગ અલગ સંદર્ભો છે અને તેમાં કંપનીઓના આ કેસ સ્ટડીઝ અને તેમની પ્રોડક્ટ્સ વિશે વાત કરતા સંદર્ભો સહિત મેં છેલ્લા અડધા કલાકના લેક્ચરમાં ટૂંકમાં વાત કરી હતી આ બધા સંદર્ભો તમારા માટે છે